તેથી હવે આપણે તેમને હલ કરવાની વિવિધ રીતો જોઈએ તેથી આ તે છે જેને આપણે તકનીકોને કહીશું તેથી હવે મેક્સવેલના સમીકરણો જોઈએ તમે તેમને ટાઈમ ડોમેનમાં સોલ્વ શકો છો અથવા જો તમે ફોરિયર ટેકનીકોનો ઉપયોગ કરો છો તો તમે તેમને ફ્રીક્વન્સી ડોમેનમાં સોલ્વ કરી શકો છો તેથી જ્યારે આપણે આગળ ભણીયે ત્યારે આપણે જોઈશું કે આ શું છે તેથી તેમને ઉકેલવાની બીજી રીત એ છે કે મેક્સવેલના સમીકરણો કયા સ્વરૂપમાં લખાયેલા છે તે જોઈને વ્યાખ્યાનની શરૂઆતમાં મેં તમને જે ફોર્મ બતાવ્યું તે કયું સ્વરૂપ હતું ડીફરંશીયલ ફોર્મ તેઓ પાર્શીયલ ડીફરંશીયલ સમીકરણો હતા તેથી હું તેમને પાર્શીયલમા સીધી રીતે ડીફરંશીયલ ફોર્મમાં હલ કરી શકું છું મેક્સવેલના સમીકરણોનું બીજું વર્ઝન છે જે ઈંટેગ્રલ સ્વરૂપમાં છે તેથી આપણે તેને ઈંટેગ્રલ સ્વરૂપમાં રૂપાંતરિત કરી શકીએ છીએ અને તે રીતે હલ કરી શકીએ છીએ તો હવે કઈ પદ્ધતિનો ઉપયોગ ક્યારે કરવો આ ખરેખર ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આશા છે કે આ કોર્સના અંતે તમે જાણશો કે ક્યારે કઈ પદ્ધતિ લાગુ કરવી જો તમે તે જાણતા નથી તો પછી જીવન તે વ્યક્તિ જેવું બને છે પાસે હથોડી હોય છે તમે જાણો છો કે જો તમારી પાસે હથોડી તો બધું જ તમને ખીલી જેવુ લાગે છે તેથી તમે એક તકનીક શીખો છો અને તમે અન્ય તકનીકોનો અભ્યાસ કર્યો નથી તેથી તમે તે દરેક જગ્યાએ લાગુ કરો છો અમે તે કરવા માંગતા નથી તો હું તમને એક સરળ ઉદાહરણ આપીશ ચાલો કહીએ કે મારી પાસે રડાર છે હવે સામાન્ય રીતે રડાર તેઓ સિંગલ ફ્રીક્વન્સી વેવ મોકલે છે અને તે સિંગલ ફ્રીક્વન્સી મોકલે છે ચાલો આપણે આપણું એર ટ્રાફિક કંટ્રોલ રડાર કહીએ તે એક વેવ મોકલી રહ્યું છે જે વિમાનને ટક્કર આપી અને પાછું આવી રહ્યું છે અને ગણતરી કરીને ચાલો આપણે ટાઈમ લેગ કે કઈંક અલગ કહીએ કે તે કેટલું દૂર છે તે જાણવા માટે પરંતુ તે એક જ ફ્રીકવંસી મોકલી રહ્યું છે જો તે સિંગલ ફ્રીક્વન્સી મોકલી રહ્યું છે તો જો હું આ પ્રકારનુ ટાઈમ ડીપેંડન્સ તેની અવેજીમાં ઉમેરુ તો d બાય dt એ j ઓમેગા બની જાય છે પછી મારા બધા સમીકરણો માત્ર સ્પેશીયલ ડેરિવેટિવ્ઝ ધરાવે છે ટાઈમ ડેરિવેટિવ્ઝ જતા રહ્યા તેથી ટાઈમ ડેરિવેટિવ્ઝ ગયા પછીમારું પ્રો જીવન સરળ બન્યું છે મને ટાઈમ ડેરિવેટિવ્ઝ વિશે ચિંતા કરવાની જરૂર નથી તે માત્ર એક કોંસ્ટંટ નંબર j ઓમેગા બની ગયું છે મારે ફક્ત સ્પેસ ડેરિવેટિવ્ઝ સાથે ડીલ કરવો પડશે તેથી તે કિસ્સામાં સિંગલ ફ્રીક્વન્સી કેસમાં આ સમસ્યાઓને હલ કરવાની ફ્રીક્વન્સી ડોમેનની રીત સાથે કામ કરવું મારા માટે વધુ સારું છે સમસ્યાને વધુ જટિલ કેમ બનાવવી બીજી બાજુ ચાલો આપણે કહીએ કે તમારી પાસે આ પરિસ્થિતિ છે જ્યાં થોડો ટ્રાંઝીયન્ટ રીસ્પોંસ છે જેમાં તમને રુચિ છે પછી તમે ત્યાં થનારી કેટલીક ટ્રાંઝીયન્ટ બાબતોને ફેરવો જ્યારે મારી પાસે ખૂબ જ ટૂંકા ગાળાના સિગ્નલિંગ ટાઈમ હોય ત્યારે શું થાય છે ફ્રીક્વન્સી કંટેન્ટ શું છે ખૂબ મોટી તે ફ્રીક્વન્સીમાં ફેલાયેલ છે તેથી જો હું આ સમસ્યાને ફ્રીક્વન્સી ડોમેનમાં હલ કરવા માંગુ છું તો મારે વિવિધ ઓમેગાસ માટે ઉકેલ લાવવો પડશે પછી ઈંવર્સ ફોરિયર ટ્રાંસફોર્મ લો અને ટાઈમ રીસ્પોંસતમે સિગ્નલ ચાલુ કરો છો અને તમે જોવા માંગો છો કે વેવ કેવી રીતે ફેલાય છે અને તેના જેવી વસ્તુઓ તેથી ત્યાં આપણે સીધા ટાઈમ ડોમેનમાં કામ કરીશું બરાબરને તેથી આ ઉદાહરણ તરીકે ટ્રાંઝીયન્ટ રીસ્પોંસ છે બરાબરને હવે તેથી ટાઈમ વિરુદ્ધ ફ્રીક્વન્સી જોવાની બે અલગ અલગ રીતો છે અન્ય પાસું ડીફરંશીયલ વિરુદ્ધ ઈંટેગ્રલ છે હવે આ વર્ગમાં તમને આ બહુ સ્પષ્ટ ખ્યાલ આવશે નહી પરંતુ જેમ જેમ આપણે આગળ વધીએ તેમ તેમ તે સ્પષ્ટ થઈ જશે પરંતુ ત્યાં કેટલાક સંકેતો છે જે હું તમને આપી શકું છું તેથી જ્યારે આપણે જોઈએ કે આપણે ડીફરંશીયલ ફોર્મ કહીએ ત્યાં આપણે ઉદાહરણ તરીકે કહીએ દરેક જગ્યાએ છે ddx દરેક જગ્યાએ છે તેથી જો તમે આ આંકડાકીય રીતે હલ કરો છો તો તમે સાહજિક રીતે શું કરશો જો કોઈ ડેરીવેટીવ અને ટાઈમ હોય અને તમે તેને આંકડાકીય રીતે હલ કરવા માંગતા હોવ તો નથી કારણ કે હું તેને કમ્પ્યુટર પર ઉકેલી રહ્યો છું હું એનાલીટીકલી રીતે આ ડેરિવેટિવ્ઝની ગણતરી કરી શકતો નથી તેથી હું ડેરીવેટીવ અને ટાઈમને કંઈક રજુ કરીશ ફાઈનાઈટ તફાવતો કે જે રીતે હું ડેરીવેટીવ ઈમ્પ્લેમેંટ કરીશ તેવી જ રીતે સ્પેશીયલ ડેરીવેટીવ માટે તેથી જ્યારે હું આ સ્પેસ અને ટાઈમને અલગ અલગ માં ચોપીંગ કરુ છું ત્યારે શુ થાય છે કેજેમ વેવ એક ડીસ્ક્રીટ ગ્રિડ પર ટ્રાવેલ કરે છે ત્યારે તે વિખેરાવા લાગે છે તમને વેવ જોઈએ છે તેથી ફીઝીકલી રીતે હું અહીંથી આ રૂમના અંત સુધી મોકલું છું તે તરંગસ્પેસ અને ટાઈમને અલગ પાડવો પડશે હું તેને અનંત નાનું બનાવી શકતો નથી અન્યથા મેમરીની જરૂરિયાત અનંતમાં જશે તેથી હું અમુક મર્યાદિત અંતર લઉં છું અને જ્યારે હું આ ક્ષેત્રનો પ્રચાર કરું છું ત્યારે આપણે આ અભ્યાસક્રમમાં જોશું કે તે ક્ષેત્ર ગાણિતિક રીતે વિખેરાવાનું શરૂ કરે છે ફીઝીકેલી રીતે તે એક દિશામાં જઈ રહ્યું છે પરંતુ ગાણિતિક રીતે આ ડીસ્ક્રીટાઈઝેશનના કારણે તે વિખેરાવાનું શરૂ કરે છે જે આપણે નથી ઈચ્છતા તેથી તે એક ઉદાહરણ હશે જ્યાં ડીફરંશીયલ પદ્ધતિ યોગ્ય નથી બીજી બાજુ ઈંટ્રેગ્રલ પદ્ધતિઓ તેમની અંદર ખૂબ જ સુંદર થીયરી ધરાવે છે જેનો આપણે અભ્યાસ કરીશું જે વેવને વિખેરાવા દેતા નથી તેથી જો મારી પાસે લાંબા અંતર સુધી પ્રપોગેશન ઈંટ્રેગ્રલ છે ઓકે હવે જ્યારે હું ઈંટ્રેગ્રલ સમીકરણ પદ્ધતિઓનો ઉપયોગ કરું છું ચાલો આપણે આને અહીં જોઈએ અને ચાલો કહીએ કે મારી પાસે અહીં કેટલાક વોલ્યુમ v છે તેથી કેટલાક વોલ્યુમ V હવે જો હું સમીકરણોની આ પદ્ધતિને આંકડાકીય રીતે ઉકેલવા માંગુ છું તો આપણે આને નાના dx dy dz dt માં ચોપિંગ કરવુ જોઈએ તેથી જમણી બાજુએ મારે આ આખા વોલ્યુમના નાના સમઘનનું ભાગ પાડવા પડશે તો શુ થસે તેથી આ એક 3D સમસ્યા છે પરંતુ અહીં ડાબી બાજુ એ જ ફક્ત બાહ્ય સપાટી પર છે તો અહીં 2D સમસ્યા છે ઠીક છે તેથી ગણતરીના દૃષ્ટિકોણથી ફાયદો એ છે કે એક ઈંટ્રેગ્રલ સમીકરણ પદ્ધતિમાં હું આના જેવા થીયરમનો ઉપયોગ કરી શકું છું વોલ્યુમ ઇન્ટિગ્રલને સપાટી ઇન્ટિગ્રલમાં રૂપાંતરિત કરવા માટે અને તમે કલ્પના કરી શકો છો કે આપેલ વોલ્યુમ માટે નાના નાના વોલ્યુમ એલીમેંટ્સ ની સંખ્યા સપાટી પરના એલીમેંટસ કરતા ઘણી મોટી થઈ જશે સપાટી એરીયા વિરુદ્ધ વોલ્યુમ કયુ વધસે સપાટી તે વોલ્યુમ કરતા નાની રહે છે તો ચાલો જોઈએ કે વોલ્યુમ શું છે ચાલો આપણે કહીએ કે સ્ફીયર લો સ્ફીયર નુ વોલ્યુમ કોના પ્રમાણ છે ના પ્રપોર્શનલ સપાટીનું ક્ષેત્રફળ કેટલું છે વિદ્યાર્થી ચોરસ ચોરસબરાબરને જેમ જેમ r વધે છે જેમ જેમ હું મોટા અને મોટા ઓબ્જેક તરફ જાઉં છું કઈં સંખ્યા મોટી બની રહી છે તે વોલ્યુમ મોટું થઈ રહ્યું છે તેથી આ કરવા માટેનો કોસ્ટ એ છે કે તે વધુ ને વધુ બનવા જઈ રહ્યો છે કારણ કે હવે થોડું ક્યુબ કે જે વોલ્યુમ બનાવે છે તે સપાટીના ક્ષેત્રફળ કરતા ઘણા વધારે દરે વધી રહ્યું છે તેથી આ પ્રકારની યુક્તિઓ તેઓ આપણને ગણતરીના ટાઈમને બચાવવામાં મદદ કરે છે દિવસના અંતે તમારી પાસે ખૂબ જ સારી પદ્ધતિ હોઈ શકે છે પરંતુ તમે ઓછા ટાઈમમાં આવો ઉકેલ ઇચ્છો છો જે તમે કહેવા માંગતા નથી મેં મારી પાસે તે કોડેડ કર્યું છે હું એક મહિના પછી પાછો આવીશ અને સામાન્ય રીતે શું થાય છે 1 મહિના પછી તમે કોડિંગની ભૂલ શોધી શકો છો તેથી આપણે જે જોઈએ તે નથી તેથી તેથી જ તમે આ ઈંટ્રેગ્રલ સમીકરણ પદ્ધતિઓનો ઉપયોગ કરશો તેથી અમે આ કોર્સમાં તમામ ચાર વિવિધ પ્રકારની પદ્ધતિઓ વિશે વાત કરીશું અને તમે ચારેય સાથે પરિચિત થયા પછી આપેલ સમસ્યા માટે શ્રેષ્ઠ પદ્ધતિ શું છે તે પસંદ કરી શકો છો તેથી આ વ્યાપકપણે ત્રણ પદ્ધતિઓ છે જે આપણે આ કોર્સમાં ભણીશુ તો IEM શું છે તે ઈંટ્રેગ્રલ સમીકરણ પદ્ધતિઓ છે તેથી ઈંટ્રેગ્રલ સમીકરણ પદ્ધતિઓ દેખીતી રીતે તમે જોઈ શકો છો કે તે ઈંટ્રેગ્રલ પદ્ધતિઓ છે અને સામાન્ય રીતે ફ્રીક્વન્સી ડોમેનમાં ફોર્મુલેટેડ છે પછી તમે FEM પર આવો વિદ્યાર્થી ફાઈનાઈટ એલીમેંટ ફાઈનાઈટ એલીમેંટ તેથી આ ફાઈનાઈટ એલીમેંટ છે કોઈપણ અનુમાન તે ટાઈમ અથવા ફ્રીક્વન્સી છે તમારામાંના જેઓ તેનાથી પરિચિત છે તે વાસ્તવમાં ફ્રીક્વન્સી ડોમેન છે તેથી તે ફ્રીક્વન્સી ડોમેન છે અને તે ડીફરંશીયલ અથવા ઈંટ્રેગ્રલ છે ઓછામાં ઓછા ટીએ જવાબ આપવા માટે સક્ષમ હોવા જોઈએ ડીફરંશીયલ તે ડીફરંશીયલ સ્વરૂપમાં છે અને છેલ્લે અમારી પાસે FDTD છે જેથી તે ફાઈનાઈટ ડીફરંસ ટાઈમ ડોમેન છે મૂળભૂત રીતે આ વિચાર ફાઈનાઈટ એલીમેંટ્નો ઉપયોગ કરીને તેથી આ ટાઈમના ડોમેનમાં અને ડીફરંશીયલ સ્વરૂપમાં છે તેથી સમય પ્રમાણે જે પણ સમસ્યા છે તેના આધારે અમે એક અથવા બીજાનો ઉપયોગ કરીશું તેથી તે આપણને ત્યા લાવે છે જ્યાં કોમ્પ્યુટેશનલ ઇલેક્ટ્રોમેગ્નેટિક્સનો ખરેખર ઉપયોગ થાય છે જ્યાં આપણે જાણીએ છીએ કે તે ક્યાં ઉપયોગી છે તેથી મેં તમને સિમ્યુલેશન પરિણામો બતાવવા માટે અહીં ચિત્રોના થોડા સરળ સમીકરણો મૂક્યા છે ક્રેડિટ પેજ અહીંથી ચાલ્યું ગયું છે આ સીએસટી માઇક્રોવેવ અને એચએફએસએસ પરથી લેવામાં આવ્યા છે તેથી ઉદાહરણ તરીકે અહીં પ્રથમ વસ્તુ આ કોઈ મને કહી શકે કે આ શું છે અહીં આ માળખું તે એક હોર્ન એન્ટેના છે અને આમાંથી જે બહાર આવી રહ્યું છે તે એ છે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ કે જે હોર્ન એન્ટેનામાંથી બહાર નીકળી રહ્યું છે તે શેના જેવુ દેખાય છે તો હવે આ એક સિમ્યુલેશન છે જે ફિલ્ડ કેવુ દેખાય છે તે શોધવા માટે કરવામાં આવ્યું હતું તેથી હવે હોર્ન એન્ટેના જાણીતું છે પરંતુ હવે કાલે કહીએ કે તમારી ખાસ એપ્લિકેશન માટે તમે અન્ય એન્ટેના બનાવો છો અને તમે જાણવા માગો છો કે ફિલ્ડ હવે કેવું દેખાય છે તમને ફિલ્ડમાં કેવું દેખાય છે તેમાં તમને રસ હશે કારણ કે ચાલો કહીએ કે તમને ખબર છે કે તમને કોમ્યુનીકેશનની સમસ્યા છે હું અહીંથી પેલા પોઈંટ સાથી કોમ્યુનીકેટ કરવા માંગુ છું અને અને હું એ સુનિશ્ચિત કરવા માંગુ છું કે કોઈ પણ ક્ષેત્ર એક બાજુ કેટલાક છૂટાછવાયા પર ન જાય તેથી મારે ખાતરી કરવી પડશે કે આ મોટા બીમની જેમ અહીં માત્ર એક દિશામાં છે બીજી દિશામાં નથી તો તમે તેને કેવી રીતે જાણશો તમારે મેક્સવેલના સમીકરણોને આંકડાકીય રીતે હલ કરવા પડશે અને આ બરાબર કરવું પડશે તેથીતે એન્ટેના પેટર્નનું ઉદાહરણ છે પછી અહીં એક અન્ય રસપ્રદ ઉદાહરણ છે જે આ દિવસોમાં ટેકનોલોજીમાં ખૂબ મહત્વનું બની રહ્યું છે તેથીઆ ઘણા બધા એન્ટેનાનો સંગ્રહ છે તેથી તેને એન્ટેના એરે કહેવામાં આવે છે તેથી તમારામાંથી કોઈપણ જે 5G માં કામ કરે છે અથવા રસ ધરાવે છે લોકો એન્ટેના એરેનો ઉપયોગ કરશે ફક્ત એક એન્ટેનાને બદલે ત્યાં એન્ટેનાનો એરે હશે જેનો ઉપયોગ મિમો બીમ ફોર્મીંગ માટે અને આ બધી વસ્તુઓ માટે કરવામાં આવશે તેથી તમે ફરીથી તે જ સમસ્યા કેવી રીતે કરો છો હું જાણવા માંગુ છું કે અહીં બીમ મોકલો પરંતુ તે બધી વસ્તુઓ નહીં તેથી એન્ટેના એરે પરની રેડિયેશન પેટર્નની ગણતરી કરો જેથી તમે CEM તકનીકોનો ઉપયોગ કરો બીજી ઉદાહરણ તરીકે આપણે ઘણું બધું સાંભળીએ છીએ સેલ ફોન રેડીએશન જૈવિક પેશીઓને નુકસાન કરે છે શું તે સાચું છે તે સારી રીતે સાચું નથી તે સંપૂર્ણપણે સ્પષ્ટ નથી પરંતુ સાયંટીફીકલી રીતે તેનો અભ્યાસ કરવાની ઓછામાં ઓછી એક રીત એ છે કે આપણે માનવ પેશીઓનું એક મોડેલ બનાવીએ અને પછી મોબાઇલ ફોન રેડીએશનનુ સીમ્યુલેશન કરો અને પછી તમે જોઈ શકો છો ઉત્પન્ન થયેલ મહત્તમ ફિલ્ડ શું છે તેથી સાયંટીફીકલી રીતે તમે કહી શકો છો કે જો આટલા ટાઈમ માટે ઉપયોગ કરવામાં આવે તો ખૂબ જ ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તેથી તે ત્યાં ઉત્પન્ન થશે તે પેશીઓને નુકસાન થઈ શકે છે અથવા ન પણ હોઈ શકે તેથી તે કરવાની એક સાયંટીફીકલી રીત છે તેથી આ સંશોધનનું ખૂબ જ સક્રિય ક્ષેત્ર છે ઘણી બધી સેલ ફોન કંપનીઓ એટલે જ કોમ્પ્યુટેશનલ ઈએમ લોકોને રોજગારી આપે છે કારણ કે તેઓ બજારમાં કોઈ પ્રોડક્ટ મૂકે તે પહેલા તેઓએ પ્રમાણિત કરવું પડશે કે આનાથી આટલુ બધુ રેડિયેશન ઉત્પન્ન થાય છે અને પછી મોટી સંખ્યામાં લશ્કરી એપ્લિકેશનો છે તેથી જ્યારે 60 ના દાયકામાં કોમ્પ્યુટેશનલ EM શરૂ થયું ત્યારે મુખ્ય ડ્રાઇવિંગ ફોર્સમાંની એક લશ્કરી એપ્લિકેશન્સ હતી કે તમે સ્ટીલ્થ એરક્રાફ્ટ બનાવવા માંગો છો તે રડાર દ્વારા શોધી શકાય તેવું ન હોવું જોઈએ હવે જો ખબર હોય કે તે ધ્યેય છે પણ હું કેવી રીતે ખાતરી કરી શકું કે તે શોધી શકાય તેવું નથી હું સીમ્યુલેશન કરું છું અને બતાવું છું કે રડાર ક્રોસ સેકશન ઓછો કે વધુ છે તેથી આ સરળ ઉદાહરણમાં તેઓએ જે કર્યું છે તે છે કે તેઓએ વિમાન લીધું છે અને તેને કાર્બન ફાઇબર અથવા મેટાલિક ફ્રેમથી બનાવ્યું છે અને આ સિમ્યુલેશન તમને સપાટી પરના ઇલેક્ટ્રિક ક્ષેત્રો બતાવી રહ્યું છે તેથી તેઓ અલગ છે અને તેથી રડાર ક્રોસ વિભાગ અલગ હશે તેથી આનો ઉપયોગ એરક્રાફ્ટ માટે થઈ શકે છે આવી અન્ય કોઇપણ પ્લે મિસાઇલો મોકલી શકાય છે જ્યાં તેને જાણવાની જરૂર હોય છે રડાર ક્રોસ સેક્શન શું છે તેથી આ આરસીએસ ગણતરીઓ બરાબર છે આ ફક્ત કેટલીક એપ્લીકેશન છે અને જ્યારે તમે RCS ની એપ્લીકેશન જુઓ ત્યારે અમે અભ્યાસક્રમના અંત તરફ વધુ જોઈશું